હવે આપણે મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ માટે હિલ ક્લાઇમ્બીંગ પદ્ધતિ ની ચર્ચા કરીશું તે ખૂબ જ મજબૂત અને લોકપ્રિય પદ્ધતિ છે તે રેફરન્સ સેલ નો ઉપયોગ કરતી નથી તે સેમ્પલિંગ નો ઉપયોગ કરતી નથી તે કોઈ રેઝિસ્ટિવ સ્વીચો નો ઉપયોગ કરતી નથી ત્યાં કોઈ ddt નથી કોઈ ડેરીવેટીવ ટર્મ્સ નથી ફક્ત I અને V ટર્મિનલ કરંટ અને ટર્મિનલ વોલ્ટેજ માપવામાં આવે છે અને પાવરની ગણતરીના આધારે હિલ ક્લાઇમ્બીંગ એલ્ગોરિધમ નો ઉપયોગ મહત્તમ પાવર પોઇન્ટ ને શોધવા માટે થાય છે ચાલો હવે જોઈએ કે આપણે આ પદ્ધતિ દ્વારા MPPT કેવી રીતે પ્રાપ્ત કરીશું ચાલો હું પ્રથમ vT વિરુદ્ધ iT ની કેરેકટરીસ્ટીક દોરુ તેથી તમારી પાસે IV કર્વ છે અને તમારી પાસે PV કર્વ છે તેથી PV કર્વનું અવલોકન કરો આ મહત્વપૂર્ણ કર્વ છે જે તમારે અહીં નોંધવાની જરૂર છે આ ટેકરીના આકારમાં છે અને પછી ઓપરેટિંગ બિંદુ એટલે કે ઓપરેટિંગ પાવર પોઇન્ટ કા તો આ દિશા અથવા આ દિશાથી આ ટેકરી પર ચડશે અને પ્રયાસ કરશે ટોચ પર પહોંચવાનો અને ટોચ પર રહેવાનો તે કેવી રીતે થાય છે આપણે જોવાનો પ્રયત્ન કરીશું ચાલો આપણે ધ્યાનમાં લઈએ કે તમે iT અને vT ને માપી રહ્યા છો અને તમે iT અને vT ના ગુણાકાર તરીકે પાવરની ગણતરી કરી રહ્યા છો તો તમારી પાસે પાવર છે હવે મને બેઝ લાઇન દોરવા દો અને હું તેને P બેઝ અથવા પાવર બેઝ અથવા બેઝ પાવર કહીશ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 તેનો મૂળભૂત અર્થ શું છે કે આ કરંટ ઓપરેટિંગ પોઇન્ટ કરંટ ઓપરેટિંગ પાવર પોઇન્ટ ખૂબ તાત્કાલિક છે અને P બેઝ એ એક પ્રકારની સરેરાશ છે જે અગાઉના પાવર છે તો આ ધીમો મૂવિંગ બેઝ છે અને આ એક ઝડપી મૂવિંગ પોઇન્ટ છે હવે મુવમેન્ટ માટે બેઝ ને ફિક્સ ધારી ને આ એક જ પોઈન્ટ ને મૂવ કરવા દો હવે બિંદુ કેમ ચાલવું જોઈએ જેથી ડ્યુટી સાઇકલ બદલાશે આપણે જોયું કે બક બૂસ્ટ કન્વર્ટર ના કિસ્સામાં આડી x એક્ષીસ એટલે કે d 0 સાથે લોડ લાઇન Y એક્ષીસ એટલે કે d 1 સાથેની લોડ લાઇન તેથી જો હું d ને 0 થી 1 સુધી સ્વીંગ કરાવું તો આ ઓપરેટિંગ પોઇન્ટ ફરે છે અને પાવર ઓપરેટિંગ પાવર પોઇન્ટ પણ આની જેમ ફરે છે ચાલો આપણે કહીએ કે d વધી રહ્યો છે ઓપરેટિંગ પોઇન્ટ ડાબી તરફ આગળ વધશે તો ચાલો આપણે કહી શકીએ કે તે આ રીતે ડાબી તરફ વળે છે જ્યારે તે P માર્ગોની લાઇનનો સામનો કરે છે ત્યારે ત્યાં ટોગલ અસર થાય છે ડ્યુટી સાઇકલ હવે એવી દિશામાં આગળ વધવાનું શરૂ કરે છે કે જેથી ઓપરેટિંગ પોઇન્ટ જમણી તરફ વળે છે તેથી ડ્યુટી સાઇકલ વિરુદ્ધ થશે તેથી ઓપરેટિંગ પોઇન્ટ આની જેમ શરુ થશે અને ઓપરેટિંગ પાવર પોઇન્ટ જમણી તરફ જવાનું શરૂ કરશે તેથી તે આની જેમ આગળ વધશે અને ફરી તે ક્ષણ જ્યારે તે બેઝ લાઇન P બેઝ સાથે મળે છે ત્યાં ટોગલિંગ અસર હોય છે d રિવર્સ થશે તેથી d હવે એવી રીતે વિરુદ્ધ થશે કે ઓપરેટિંગ પોઇન્ટ ડાબી તરફ ફરે છે પછી તે આની જેમ આગળ વધવાનું શરૂ કરે છે તેથી આ રીતે ફરીથી જ્યારે તે આ P બેઝ નો સામનો કરે છે ત્યાં ડ્યુટી સાઇકલ પર એક ટોગલિંગ અસર હોય છે ડ્યુટી સાઇકલ બદલાવની દિશામાં સ્થાનાંતરિત કરશે અને તે ફરીથી જમણી તરફ આગળ વધવાનું શરૂ કરશે હવે આપણે કહી શકીએ કે P બેઝ પણ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે P કરંટ જેટલો ઝડપી નહીં પરંતુ P કરંટને પકડવાનો પ્રયત્ન કરતાં ધીમે ધીમે આગળ વધી રહ્યો છે તો ચાલો આપણે કહીએ કે P કરંટ આગળ વધી રહ્યો છે અને P બેઝ ધીમે ધીમે પણ આગળ વધી રહ્યો છે તેની સાથે રહેવાના પ્રયાસ સાથે અને ચાલો આપણે કહીએ કે આ એક સ્નેપશોટ છે આ બિંદુ પર P બેઝ છે અહીં P કરંટ અહીં છે અને P કરંટ ઝડપથી આગળ વધી રહ્યો છે અને ચાલો આપણે કહીએ કે તે આગળ વધી રહ્યું છે અને બીજા છેડે પહોંચ્યું છે જે ક્ષણ તે P બેઝ લાઇન પર પહોંચે છે તે ક્ષણ હંમેશા ડ્યુટી સાઇકલ ની ટોગલિંગ રહેશે હવે ડ્યુટી સાઇકલ બીજી દિશામાં આગળ વધે છે તેથી ચાલો આપણે કહીએ કે તે વિપરીત દિશામાં આગળ વધે છે P બેઝ હજી પણ P કરંટની સાથે પકડવાનો પ્રયાસ કરી રહ્યો છે અને ડ્યુટી સાઇકલ હજી પણ P બેઝ લાઇન સુધી પહોંચે ત્યાં સુધી આગળ વધવાનું ચાલુ રાખે છે ફરીથી ટોગલ કરે છે વિપરીત દિશામાં અને આ થાય છે અને પછી P બેઝ લાઇન પણ ધીમે ધીમે P કરંટને પકડવાનો પ્રયત્ન કરે છે અને આ રીતે તમે જોશો કે પાવર ટેકરીની ટોચની આજુબાજુના એરો ક્ષેત્રમાં ઓપરેટિંગ પોઇન્ટ ને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરતો આ ઝડપી P કરંટ છે અને પીક પાવર પોઇન્ટ ની આજુબાજુ અને આસપાસ ફરતે છે અને ત્યાં મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ પ્રાપ્ત કરે છે તેથી P બેઝ P કરંટને પકડવાનો પ્રયત્ન કરશે અને P કરંટના સ્વિંગને ટૂંકાવી દેવાનો પ્રયત્ન કરશે અને શક્ય તેટલા મહત્તમ પાવર પોઇન્ટ ની નજીક જાળવવાનો પ્રયત્ન કરશે તેથી આ તે તર્ક છે જેનો ઉપયોગ આપણે હિલ ક્લાઇમ્બીંગ પદ્ધતિ માટે બ્લોકની યોજના બનાવવાના પ્રયાસ કરીશું ચાલો હવે એક ગુણક દોરીએ મલ્ટીપ્લાયરના બે ઇનપુટ્સ iT છે PV પેનલનો ટર્મિનલ કરંટ અને vT પેનલનો ટર્મિનલ વોલ્ટેજ પરિણામી ઉત્પાદન પાવર P છે હવે હું આ પાવર P ને બે બ્લોક્સ દ્વારા પસાર કરીશ એક બ્લોકને ધીમા ફિલ્ટર કહેવામાં આવે છે જેનો અર્થ છે કે આ ફિલ્ટરમાં ખૂબ મોટો ટાઇમ કોન્સ્ટન્ટ છે ચાલો આપણે કહીએ કે ખૂબ મોટો RC ટાઇમનો કોન્સ્ટન્ટ હું બીજા ફિલ્ટરમાંથી પાવર પસાર કરીશ અને હું તેને ઝડપી ફિલ્ટર તરીકે કહીશ હું તેને ઝડપી ફિલ્ટર તરીકે ઓળખું છું તેનું કારણ એ છે કે આ ફિલ્ટરમાં RC નું ઓછું એટલેકે ટાઇમ કોન્સ્ટન્ટ નું નાનું મૂલ્ય હોય છે જેથી આના કરતા ગતિશીલ રીતે ખૂબ ઝડપી હોય તેથી હું ધીમાં ને P બેઝ તરીકે બોલાવીશ જે આ P બેઝ લાઇનને અનુરૂપ છે અને હું ઝડપીને P કરંટ તરીકે બોલાવીશ જે મૂવિંગ ઓપરેટિંગ પોઇન્ટ ડોટ ને અનુરૂપ છે હવે આ બંનેને હું એક ક્મ્પેરેટર દ્વારા પસાર કરીશ અને હું અને - ચિન્હો આપીશ અહીં બતાવે છે તેમ P બેઝ ને અને P કરંટને અને પછી કમ્પેરેટરનું આઉટપુટ ચાલો હું તેને ટોગલ ફ્લિપ ફ્લોપમાં આપીશ ચાલો હું કહી શકીએ કે હું એજ ટ્રીગર્ડ ફ્લિપ ફ્લોપ કરવા જઇ રહ્યો છું આઉટપુટ Q એ ફિલ્ટર નું આઉટપુટ છે અને ફિલ્ટરના આઉટપુટ ની તુલના ટ્રાઈએન્ગલ કેરીઅર સાથે કરવામાં આવે છે અને આનું આઉટપુટ PWM સિવાય બીજું કંઈ નથી જે DC DC કન્વર્ટરના ડ્યુટી સાઇકલ ઇનપુટ પર જાય છે જેમાં PV પેનલ દ્વારા ઇન્ટરફેસ કરવામાં આવ્યું છે તેથી ચાલો હવે અહીં ક્મ્પેરેટર ના આઉટપુટમાં આ વેવફોર્મ જોઈએ હવે ક્મ્પેરેટર નું આઉટપુટમાં આપણે P બેઝ અને P કરંટની તુલના કરી રહ્યા છીએ P કરંટ મોટાભાગે P બેઝ કરતા વધારે છે તેથી જેનો અર્થ P કરંટ ઈનપુટ આપવામાં આવે છે આઉટપુટ ઓછું હશે હવે આપણે કહી શકીએ કે આ ઓપેમ્પ માં VCC અને 0 વીજ પુરવઠો છે તેથી તમે મોટાભાગે જોશો કે તે 0 હશે સિવાય કે જ્યારે P કરંટ P બેઝની નીચે જાય જ્યારે તે P બેઝની નીચે જાય છે ત્યારે આ ક્મ્પેરેટર આઉટપુટ ઊચું થાય છે અને પછી તે તરત જ નીચું થઈ જાય છે કારણ કે ડ્યુટી સાઇકલ માં બદલાવ થાય છે અને P કરંટ ફરીથી ઉપર તરફ જાય છે કેમ બદલાવ થાય છે આપણે તેને ટૂંક સમયમાં જોઈશું હવે આપણે કહીએ કે તે આ ફેશનમાં વર્તે છે તેથી જ્યારે આ P કરંટ ઉપર જાય છે અને બીજી બાજુ P બેઝને ફટકારે છે ત્યારે તે નીચે જશે અને તે પછી ક્મ્પેરેટર નું આઉટપુટ ઊચું જાય છે અને પછી થોડુંક ધીમું થાય છે અને ત્યાં ડ્યુટી સાઇકલ વિરુદ્ધ દિશા માં આગળ વધે છે અને P કરંટ પણ વિપરીત દિશામાં જાય છે તો આ તે વેવફોર્મનો પ્રકાર છે જેની અપેક્ષા તમે અહીં આ સમયે કરશો હવે આપણે કેવી રીતે ફ્લિપ ફ્લોપ ને ટોગલ કરીશું જે એજ ટ્રીગર છે તો ચાલો આપણે કહીએ કે વધતી એજ ટ્રિગર તરીકે ઉપયોગમાં લેવાય છે હવે મને આને વધારવા દો અને પછી દોરવા દો તો ચાલો આપણે વધતી એજ રાખીએ ચાલો આપણે કહીએ કે આઉટપુટ Q વધારે છે અને જ્યારે એક વધતી એજ હોય ત્યારે તે નીચે ટોગલ કરશે અને ફરીથી જ્યારે આ ઓપરેટિંગ બિંદુ P બેઝની બીજી બાજુ હોય ત્યારે ત્યાં એક વધતી એજ આવે છે તે ટોગલ કરશે અને આ રીતે ટોગલ કરવાનું ચાલુ રાખે છે તો આ આ સમયે તરંગનું સ્વરૂપ છે અને ફિલ્ટરના આઉટપુટનું શું તેથી આ તરંગ ફોર્મ ફિલ્ટર થાય છે તો ચાલો હું તે દોરુ તમે જોશો કે આ વેવફોર્મ હું અહીં તેનું પુનરાવર્તન કરું છું અને આ તેનું ફિલ્ટર કરેલું આઉટપુટ છે તેથી તમે જોશો કે ફિલ્ટરનું આઉટપુટ 1 સુધી વધે છે અને પછી 0 સુધી નીચે વધે છે અને પછી ફરીથી 1 તરફ વધે છે અને આ રીતે તે આગળ વધે છે તેથી જો તમે આ ભાગને જુઓ તો તેનો ઉદભવ થાય છે એટલે કે હવે તે ટ્રાઈએન્ગલ અને પછી ડ્યુટી સાઇકલ ને આપવામાં આવે છે તેથી જેમ જેમ તે વધતું જાય છે ડ્યુટી સાઇકલ વધતી જાય છે તેથી ડ્યુટી સાઇકલ વધી રહી છે એટલે કે ઓપરેટિંગ બિંદુ ડાબી તરફ વળી રહ્યું છે તેથી તે અહીં ડાબી તરફ વળી રહ્યું છે અને આ બિંદુએ આ નીચે ગયું છે અને ત્યાં એ ટોગલ થાય છે અને એની સ્થિતિ માં પરિવર્તન થાય છે જ્યારે આ નીચે જાય છે જેનો અર્થ છે કે હવે ફિલ્ટર આઉટપુટ નીચે જતા સૂચિત ડ્યુટી સાઇકલ માં ઘટાડો થઈ રહ્યો છે ડ્યુટી સાઇકલ ઘટી રહી છે અને આને જમણી તરફ ખસેડી રહી છે તેથી તે ફરી જમણી તરફ જવાનું શરૂ કરે છે અને ફરી તે સમયે હિટ થાય છે અને તમે જોશો કે ત્યાં ટોગલ થાય છે અને આ ફિલ્ટર આઉટપુટ વધે છે ડ્યુટી સાઇકલ ફરીથી વધી રહ્યું છે અને ટોગલ થાય છે તેથી તે ડાબી તરફ વળે છે તેથી તે થતું જ રહે છે અને આ ઓપરેટિંગ બિંદુ આગળ અને પાછળ આ રીતે રહે છે આ જ સમયે અહીંનો આ P બેઝ પણ ધીરે ધીરે ટ્રાઈએન્ગલ આકારમાં વધતો જાય છે અને P કરંટ જેટલો થઈ જાય છે અને ત્યાં સુધી આ P કરંટને સાંકડા અને સાંકડા પ્રદેશની અંદર લોક કરે છે જ્યાં સુધી કે આ રીતે મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી